સ્વાગતમ એન્જીનિયર્સ માટે ડેટા સાયન્સના આ કોર્સમાં આપનું સ્વાગત છે મારું નામ રઘુનાથન રેંગસ્વામી છે હું મદ્રાસમાં ઈન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીનો પ્રોફેસર છું હું મારા આઈઆઈટી મદ્રાસ ના સાથી પ્રોફેસર શંકર નરસિમ્હન સાથે આ કોર્સ ભણાવીશ આ અભ્યાસક્રમ માટે અધ્યાપન સહાયકો ડોક્ટર હેમંતકુમાર તન્નેરુ અને મિસ શ્વેતા શ્રીધર છે આ ખૂબ જ ટૂંકી વિડિઓમાં હું કોર્સ ફિલસૂફી અને અપેક્ષાઓ કે જે તમે આ કોર્સથી મેળવી શકો છો તે વિશે વાત કરીશ ચાલો આપણે કોર્સના ઉદ્દેશોથી પ્રારંભ કરીએ પ્રથમ હું કહેવા માંગું છું નવા નિશાળીયા માટે ડેટા વિશ્લેષણનો આ પ્રથમ અભ્યાસક્રમ છે તેથી આ તે લોકો માટે છે જે ડેટા એનાલિટિક્સ શીખવા માંગે છે જેમણે લાંબા સમયથી તેની પ્રેક્ટિસ કરી નથી અને તેથી આગળ જો કે જ્યારે આપણે કહીએ છીએ કે આ પ્રારંભિક લોકો માટે ડેટા વિશ્લેષણ કોર્સ છે તે હજી પણ માહિતીની નોંધપાત્ર માત્રામાં ગાણિતિક ખ્યાલો અને વધુ કાલ્પનિક વિચારો છે જે આપણે શીખવવા પડશે તેથી પરિચય નો અભ્યાસક્રમ હોવા છતાં સહભાગીઓએ આ કોર્સ મા નોંધપાત્ર પ્રયત્નો અને અધ્યયન કરવો પડશે જ્યારે આપણે ડેટા એનાલિટિક્સ વિશે વાત કરીએ છીએ ત્યાં ઘણા અલ્ગોરિધમ્સ છે જેનો ઉપયોગ એનાલિટિક્સ કરવા માટે થઈ શકે છે તેથી આ કોર્સના ભાગ રૂપે ડેટા સાયન્સની સમસ્યાઓના સંદર્ભમાં બધી વિભાવનાઓને સમજાવવા માટે અમે જેટલો બને તેટલો પ્રયત્ન કરીશું જેથી કરીને બધા તેનો ઉપયોગ કરી શકે તેથી તે અર્થમાં અમે વિવિધ ડેટા વિશ્લેષણ સમસ્યાઓ અને એલ્ગોરિધમ્સને સમજવા માટે તમને એક માળખું આપવાનો શક્ય પ્રયત્ન કરીશું અને ઉચ્ચ સ્તરના ડેટા વિશ્લેષણાત્મક સમસ્યાના નિવેદનોને માળખાગત વર્કફ્લો માં રૂપાંતર કરવાનો શક્ય તેટલો પ્રયત્ન કરીશું તેથી તમે સમસ્યાનું નિવેદન લો અને પછી જુઓ કે તમે તેને નાના ઘટકોમાં કેવી રીતે વિભાજિત કરી યોગ્ય અલ્ગોરિધમનો ઉપયોગ કરીને હલ કરી શકો છો તેથી આ એક વિભાવનાત્મક સ્તરે છે કે તમે સહભાગીઓએ આ કોર્સમાંથી શું લેવાની અપેક્ષા રાખશો ડેટા એનાલિટિક્સ અથવા ડેટા વિશ્લેષણ શીખવવા માટે તે આવશ્યક છે કે તમે કોઈ ચોક્કસ ભાષામાં કોડિંગ કરો આ કોર્સની વાત છે ત્યાં સુધી અહીં ઘણી શક્યતાઓ છે આપણે આર નો ઉપયોગ પ્રોગ્રામિંગ લેંગ્વેજ તરીકે કરીશું તેથી આ કોર્સના ભાગ રૂપે આર પણ રજૂ કરવામાં આવશે અને અહીં ભાર આર ના પાસાઓ પર રહેશે જે તમારા માટે વધુ જટિલ હશે રહેશે તેથી અન્ય શબ્દોમાં આ કોર્સ સામગ્રી માટે જરૂરી આદેશો વિગતવાર શીખવવામાં આવશે તો આ ડેટા સાયન્સ શીખવા માટે પ્રોગ્રામિંગ લેંગ્વેજની વાત થઈ આ બધાની પાછળના ગણિતના અંતરાલો અને મશીન લર્નિંગ અને ડેટા સાયન્સ એલ્ગોરિધમ્સની સારી સમજણ માટે મહત્વપૂર્ણ છે તે રેખીય બીજગણિત માં મહત્વપૂર્ણ વિભાવનાઓનું વર્ણન કરીશું અને અમે ડેટા સાયન્સ માટે સુસંગત આંકડા પણ શીખવીશું આ સિવાય ઓપ્ટિમાઇઝેશન આઇડિયા પર મોડ્યુલો અને ઓપ્ટિમાઇઝેશન જે મશીન લર્નિંગ એલ્ગોરિધમ્સમાં સીધા સંબંધિત છે તે પણ હશે અમે કલ્પનાત્મક વર્ણનો પણ પ્રદાન કરીશું જે પસંદ કરેલ મશીન લર્નિંગ એલ્ગોરિધમ્સ સમજવા માટે સરળ છે અને જ્યારે પણ અમે મશીન લર્નિંગ અલ્ગોરિધમનો શીખવીશું એનું અમે બીજા લેક્ચર માં સમસ્યા નિવેદન અમલીકરણ દર્શાવીશું અને આપણે પ્રોગ્રામિંગ પ્લેટફોર્મ તરીકે આર નો ઉપયોગ કરીશું જ્યારે આપણે આ કોર્સના ઉદ્દેશો શું છે તે વિશે વાત કરીએ ત્યારે આ કોર્સ વિશે શું નથી તે સમજવું પણ એક સારો વિચાર છે મેં પહેલેથી જ ઉલ્લેખ કર્યો છે કે જો તમે ખૂબ જ અદ્યતન ડેટા વિશ્લેષણ વ્યવસાયી છો તો પછી ત્યાં અન્ય અભ્યાસક્રમો છે જે વધુ પ્રગત સ્તરે છે આ કોર્સ ડેટા સાયન્સના આ ક્ષેત્રમાં કોઈના પ્રવેશ માટે મૂળભૂત સ્તરે છે અમે પછીથી મશીન લર્નિંગ અંગેનો કોર્સ શીખવીશું જે આ વર્ગના લોકો માટે વધુ યોગ્ય હોઈ શકે આ અભ્યાસક્રમબિગ ડેટા વિશે પણ નથી અને અમે મેપ reduce Hadoop ફ્રેમવર્ક જેવા big data ખ્યાલોને આવરીશું નહીં આ અભ્યાસક્રમ ડેટા એનાલિટિક્સની ગાણિતિક બાજુ વિશે વધુ છે તેથી અમે એલ્ગોરિધમ્સ અને ગાણિતીક નિયમોપર વધુ ધ્યાન કેન્દ્રિત કરવા જઈ રહ્યા છીએ જ્યારે આપણે પ્રોગ્રામિંગ પ્લેટફોર્મ તરીકે આરનો ઉપયોગ કરીશું ત્યારે ધ્યાન રાખીશું કે આ કોઈ અવિરત આર પ્રોગ્રામિંગ કોર્સ નથી જ્યાં અમે તમને આરમાં ખૂબ જ વ્યવહારુ પ્રોગ્રામિંગ તકનીકો શીખવીએ છીએ આર પ્રોગ્રામિંગ પ્લેટફોર્મનો ડેટા સાયન્સ ના એલ્ગોરિધમ્સ શીખવવા પૂરતો જ ઉપયોગ કરીશું હવે મશીન શિક્ષણની વિવિધ તકનીકીઓ છે જેનો ઉપયોગ કરી શકાય છે અને નવ અઠવાડિયાના કોર્સમાં આપણે તકનીકો કે જે સૌથી વધુ સુસંગત છે તે પસંદ કરવાની છે એટલું જ નહીં કારણ કે આપણે ડેટા સાયન્સનો આ પ્રથમ કોર્સ તરીકે વિચારીએ છીએ આપણે રેખીય બીજગણિત આંકડા અને ઓપ્ટિમાઇઝેશન ના મૂળ મુદ્દાઓને ડેટા સાયન્સના દ્રષ્ટિકોણથી આવરી લેવા માટે પણ પૂરતો સમય પસાર કરવો પડશે તેથી તે વ્યાખ્યાન થોડા અઠવાડિયા લે છે તેથી અમે થોડી મશીન તકનીકો પસંદ કરવા જઈ રહ્યા છીએ જે માને છે કે શિખાઉ માટે સૌથી સુસંગત છે તમે ડેટા સાયન્સના મૂળ વિચારોને સમજ્યા તમને ગણિતના પાયાના સિદ્ધાંતો શીખવાની જરૂર છે અને પછી એનો ઉપયોગ તમે મશીન મશીન લર્નિંગ તકનીક શીખવામાં કરશો તેથી તમે કેટલીક મશીન લર્નિંગ તકનીકોને સમજશો જ્યાં આ બધા વિચારોનો ઉપયોગ કરવામાં આવે છે અને અમે આ તકનીકોને એવી રીતે પસંદ કરી છે કે તમે ડેટા સાયન્સ વધુ સારી રીતે સમજી શકો અને આનો ઉપયોગ તમારી કેટલીક સમસ્યાઓમાં પણ કરી શકશો જે તમારા માટે ઉપયોગી અથવા રસપ્રદ હોઈ શકે તેથી જ્યારે કોઈ સહભાગી આ કોર્સ સમાપ્ત કરે છે ત્યારે અમે કયા પરિણામોની અપેક્ષા રાખીએ છીએ તેના વિચારની દ્રષ્ટિએ તમે કરી શકો તેવી ઘણી વસ્તુઓ છે પરંતુ આ કુશળતાની કેટલીક વર્ગો છે જે અમે તમને પેદા કરવાની અપેક્ષા રાખીશું તેથી તમે ડેટા વિશ્લેષણની સમસ્યાઓનું માળખાગત વર્ણન કરી શકો તમે ડેટા વિશ્લેષણ સમસ્યાઓ માટે કેટલીક વ્યાપક ઉકેલો વ્યૂહરચનાઓ ઓળખો વિવિધ પ્રકારના ડેટા વિશ્લેષણ સમસ્યાઓનું વર્ગીકરણ કરો અને ઓળખો અને ઓછામાં ઓછી અમુક સ્તરે યોગ્ય તકનીકો નક્કી કરો એવી અમે અપેક્ષા કરીશું હવે અમે તમને વિવિધ તકનીકો શીખવવાના નથી તેથી તમને શીખવવામાં આવતી તકનીકીઓ તમે ઉપયોગ કરી શકો તે યોગ્ય તકનીકને ઓળખવામાં સમર્થ હશો અને આ અભ્યાસક્રમમાં અમે ધારણા માન્યતાના આ મહત્વપૂર્ણ વિચાર પર ભાર મૂકીએ છીએ તેથી તમે કેટલીક એવી ધારણાને સમર્થન આપો કે જેની સાથે તમે વ્યવહાર કરી રહ્યાં છો અને પછી તે ધારણાઓ તમને જણાવશે કે તમારે કયા અલ્ગોરિધમ્સનો ઉપયોગ કરવો જોઈએ અને પછી એકવાર તમે અલ્ગોરિધમ ઉપયોગ કરીને પરિણામો મેળવો અને જુઓ કે તમારી ધારણા માન્ય છે કે નહીં વગેરે હવે તમે સમસ્યાનો ઉકેલ લાવવા માટે તમે કરેલી ધારણાઓ સાથે તેના પરિણામો નો કેવી રીતે સહસંબંધ કરી શકો છો તે વિશે વિચાર કરવામાં સમર્થ હશો અને પછી જુઓ કે સમાધાન અર્થપૂર્ણ થાય છે કે નહીં તે સમજાય છે કે નહીં વગેરે તેથી ત્યાં જ અમે નિરીક્ષણ કરેલા પરિણામોના આધારે સૂચિત સમાધાનની યોગ્યતાને ન્યાય આપવાની વાત કરીએ છીએ અને આખરે અમે અપેક્ષા કરીશું કે તમે જે સમસ્યાઓ હલ કરો છો તેના પર વ્યાપક અહેવાલો ઉત્પન્ન કરી શકો અને પછી તમે કેમ કર્યું શું કર્યું તે કહી શકો તેથી આ મહત્વપૂર્ણ પાસા અમે આવરી લેવાનો પ્રયાસ કરી રહ્યા છીએ તેથી જો તમે અમારી સાથે વળગી રહો અને આ કોર્સના બધા આઠ અઠવાડિયા પસાર કરો અને દર અઠવાડિયે અંતે પૂરી પાડવામાં આવતી સોંપણીઓ પર પણ ખંતપૂર્વક કાર્ય કરો તો અમે આશા રાખીએ કે તમે ડેટા સાયન્સ સમજવા માટે જરૂરીમૂળભૂત પાસાઓઅગત્યના વિચારો અને ગણિત શીખી શક્યા અને આ ભણતરને વધુ જટિલ અલ્ગોરિધમ્સ અને વધુ જટિલ ડેટા સાયન્સ સમસ્યાઓ કે જે તમે ભવિષ્યમાં હલ કરવા માંગો છો તેના સંદર્ભમાં આગળ ધપાવો હું આશા રાખું છું કે તમે બધા આ કોર્સમાંથી શીખો અને આનંદ કરો